હેલો આ ખાસ લેબ મોડ્યુલ માં તમારું સ્વાગત છે આ પ્રયોગશાળાના ક્લાસ માં વેફર ને કેવી રીતે ડાઇસ કરવું તે બતાવવાનો વિચાર છ મારા દ્વારા તેનો અર્થ શું છે તમે હમણાં સમજો છો કે આપણે સમ્પુર્ણ સિલિકોન વેફર નો ઉપયોગ કરીએ છીએ અને એકવાર તમારી પાસે ઘણાં સેન્સર સાથે સિલિકોન વેફર હોય ત્યારે તમારે સેન્સર સાથે કોપ અપ કરવું પડશે તેથી જો તમે સ્ક્રીન જોશો કે જો તમારી પાસે સિલિકોન વેફર હોય અને પછી કહો કે તમે પાસે 3 બાય 3 3 રો 3 કૉલમ સેન્સર ચિપ્સ છે અને છેવટે સેન્સર ચિપ કદાચ આપણે કહીએ કે પ્રેશર સેન્સર હોઈ શકે હવે આ આપણો સબસ્ટ્રેટ છે હું કંઇક માપવા માટે સંપૂર્ણ સબસ્ટ્રેટ નો ઉપયોગ કરી શકતો નથી હું આને ડાઈસ ઓફ ચોસલા કરવા માંગુ છું એનો અર્થ છે કે હું ફક્ત પ્રેશર સેન્સર ને બહાર કાઢવા ઇચ્છું છું તેથી તેને કેવી રીતે ડાઈસ કરવું તો આપણે તેને આની જેમ ડાઈસ કરી શકીએ છીએ પછી આપણે આની જેમ પ્રેશર સેન્સર ચિપ મેળવી શકીએ છીએ તેથી માઇક્રોસ્કોપ હેઠળ આપણી ડાઈસ્ડ વેફર કેવી લાગે છે આપણે તેનું નિરીક્ષણ જોશું આપણે ફેબ્રિકેટેડ સેન્સર માટે CNT સેન્સિંગ લેયર પર પણ ધ્યાન આપીશું તેનો અર્થ શું છે ચાલો કહીએ કે હું તમને ફક્ત બ્લોક્સ ની દ્રષ્ટિએ બતાવીશ તેથી તમારી પાસે ફરીથી એક સબસ્ટ્રેટ છે અને સબસ્ટ્રેટ પર તમારી પાસે હીટર છે હીટર પર તમારી પાસે ઇન્ટર ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ છે ઇન્ટર ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ પર તમારી પાસે સેન્સિંગ લેયર છે હવે આ શું બને છે આ VOC સેન્સર અથવા ગેસ સેન્સર બનશે તમારી પાસે એક સબસ્ટ્રેટ એક હીટર ઇન્ટર ડિજિટેશન ઇલેક્ટ્રોડ્સ અને સેન્સિંગ લેયર છે હવે તમે જાણો છો કે જો હું મેટલ ઓક્સાઇડ સેમીકંડક્ટર ની પાતળી ફિલ્મ માથી સેંસિંગ લેયરને નેનો સ્ટ્રક્ચર્ડ મેટલ ઓક્સાઇડ સેમી કંડકટીંગ માટેરિયલ્સ જેવા કે ઈન્ડિયમ ટીન ઓક્સાઇડ ઝિંક ઓક્સાઈડ ટંગસ્ટન ઓક્સાઇડ ટીન ઓક્સાઇ ઇન્ડીયમ ઓક્સાઇડ અને બીજા ઘણામા બદલીશ પછી નેનો સ્ટ્રક્ચર પણ હું CNT કાર્બન નેનો ટ્યુબનો ઉપયોગ કરી શકું છું નેનો સ્ટ્રક્ચર લોવર રૂમના તાપમાને હાયર સેન્સિટીવીટી બતાવશે કારણ કે તેની પાતળી ફિલ્મની તુલનામાં વધુ સરફેસ થી વોલ્યુમ રેશિયો હોય છે અને તેથી જ આપણે સેન્સિંગ લેયર માટે જઈએ છીએ જે નેનો સ્ટ્રક્ચર મટિરિયલ્સ થી બનેલુ છે તો આપણે આ લેબ માં જોઈશું કે વેફર પર કાર્બન નેનો ટ્યુબ કેવી દેખાય છે જે સેન્સિંગ લેયર ધરાવે છે અને તેથી CNT એ વેફર પર એક સેન્સિંગ લેયર છે જેની પાસે ઇન્ટર ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ છે તેથી આ એક લેબ ક્લાસ છે અને હું મારા લેબ સહાયકને વિનંતી કરીશ જે ખરેખર એક પ્રોજેક્ટ સહાયક પણ છે શિક્ષણ સહાયક અનિલ પણ આ પર્ટીક્યુલર પ્રોજેક્ટ નો એક ભાગ છે અનિલ તમને બતાવશે કે આ ચિપ માઇક્રોસ્કોપ હેઠળ કેવી દેખાય છે અને હું તમને હવે પછીના ક્લાસ માં મળીશ ત્યાં સુધી ધ્યાન રાખો આવજો આ મોડ્યુલ મા આપનું સ્વાગત છે છેલ્લા કેટલાક મોડ્યુલના ભાગ રૂપે આપણે સેન્સર નાં કેટલાક ઉદાહરણો જોઈ રહ્યા છીએ જે આપણે આપણી સુવિધામા ફેબ્રીકેટ કર્યા છે અને મેં તમને બતાવ્યું છે કે ગ્લાસ વેફર કેવી હશે સિલિકોન વેફર કેવી હશે ગોલ્ડ માં ડિપોઝિટ થયા પછી તે કેવું લાગશે અને માઇક્રો હીટર બનાવવામાં કઈ પ્રોસેસ શામેલ છે તે મેં તે બધી વસ્તુઓ બતાવી છે આજે આપણે શું કરીશું આપણી પાસે ગ્લાસ વેફર હતી જે ગોલ્ડ માં ડિપોઝિટ થઈ ગઈ હતી બરાબર અને મેં તેને પાછલા વિડિઓમાં પણ બતાવ્યું છે આજે પણ હું તમને તે બતાવીશ અને પેટર્ન બનાવ્યા પછી ગ્લાસ વેફર કેવી લાગશે તે હું તમને બતાવીશ અને આ ઇલેક્ટ્રોડસ જે હું બતાવી રહ્યો છું મને લાગે છે કે તમે કદાચ આ કોર્સમાં જોયા હશે પરંતુ મને લાગે છે કે તમે ગ્લાસ વેફર પરના ઇલેક્ટ્રોડ્સ ના પિકચર્સ પહેલાં અને પછી જોયા નહી હોય હવે વિચાર એ છે કે મેં તમને કહ્યું હતુ કે આપણે આ સેન્સરનો ઉપયોગ બાયોલોજીકલ એપ્લિકેશન માટે કરી રહ્યા છીએ બરાબર તેથી તમારે એ પણ સમજવું જરૂરી છે કે બયોલૉજી સંદર્ભમાં વિવિધ ડિઝાઇન નો સમ્બંધ શું છે જેમ કે આપણે માઇક્રો હીટરને આ પ્રકારની વિશિષ્ટ રીતે બનાવવાનું કેમ નક્કી કરીએ છીએ આપણે માઇક્રો હીટરને વિશિષ્ટ રીતે મૂકવાનું કેમ નક્કી કરીએ છીએ ડિઝાઇન ચેલેન્જીસ શું છે અને તે બઘું આના ઘણા ભાગો મેં પાછલા મોડ્યુલમાં આવરી લીધા છે હું આ મોડ્યુલમાં પણ તે નોલેજ ને આગળ એક્સટેન્ડ કરીશ તેથી મેં તમને કહ્યું હતુ કે મેઇન પ્રોસેસ કે જે તેમાં શામેલ છીએ તે ફોટોલિથોગ્રાફીની પેટર્ન હશે તે પહેલાં આપણે ડિપોઝિશન કરીશું ડિપોઝિશનના કેટલાક ફોર્મ જેવા કે ઇ બિમ ઇવોપરેશન અથવા સ્પટર ડિપોઝિશન અથવા થર્મલ ડિપોઝિશનના અને પછી ડિપોઝિશન પછી આપણે તેને પેટર્ન કરીશું અને પછી આપણે વેફરમાંથી અનિચ્છનીય માટેરિયલ્સ ને ઇચ કરીશું વેફર અથવા સબસ્ટ્રેટ એ સિલિકોન ગ્લાસ હોઈ શકે છે અથવા સિલિકોન વેફર ની જગ્યાએ તે જર્મેનિયમ વેફર હોઈ શકે છે તે PMMA સબસ્ટ્રેટ હોઈ શકે છે તે ગ્લાસ સબસ્ટ્રેટ હોઈ શકે છે સબસ્ટ્રેટ ની વિવિધ વેરાઇટી ઉપલબ્ધ છે હવે ચાલો હું તમને ગ્લાસ પરના કેટલાક પેટર્નવાળા ઇલેક્ટ્રોડ બતાવીશ અહીં મારી પાસે બે વેફર છે એક ગ્લાસ વેફર છે જે મેં તમને અગાઉના મોડ્યુલમાં બતાવ્યું છે જે ગોલ્ડ થી બ્લેંક ડિપોસિટેડ છે અને બીજો જેને આપણે ઇલેક્ટ્રોડ સ્ટ્રક્ચર સાથે પેટર્ન કર્યું છે બરાબર હવે હું તમને ફરીથી માઇક્રોસ્કોપ હેઠળ ઇલેક્ટ્રોડ સ્ટ્રક્ચર બતાવીશ જેથી તે તમારા માટે ખૂબ સ્પષ્ટ થઈ જાશે વસ્તુ એ છે કે હું તેને સીધા ખોલી રહ્યો નથી તમારે હંમેશાં તમારા ડિવાઇસ અથવા વેફરને કંટામીનેશન હેતુઓ માટે અને વેફરની સલામતી માટે વેફર કેરિયર્સ માં ઉચકવી જોઈએ તેથી તે તૂટે નહી આ બધા એક્સપેન્સિવ મટીરિયલ્સ છે અને તેને તોડવું જોઈએ નહીં તેથી તે બધા સમયે વેફર કેરિયર્સમાં ઉચકવી જોઈએ તો ચાલો હું તેને તમારા માટે ખોલીશ હું તેને ખોલી રહ્યો છું અને આ તે વેફર છે જે ગોલ્ડ ડિપોસિટેડ છે મને લાગે છે કે તમે તેને જોઈ શકો છો હવે આપણે ગ્લાસ વેફરની ટોચ ઉપર પ્લાસ્ટિકનુ આ પ્રોટેક્શન લેયર મૂક્યુ છે જેથી તમે જ્યારે વેફર કેરિયરનું લીડ બંધ કરો ત્યારે કંઇ ન થાય તો અહીં મેં તેને બહાર કાઢ્યું છે હવે આ ગ્લાસ વેફર છે જે ગોલ્ડમાં ડિપોઝિશન થયેલ છે તેથી આપણી પાસે વેફર કેરીઅરમાં ગોલ્ડમાં ડિપોઝિશન થયેલ વેફર છે તમે તેને ટ્વિઝર થી હેન્ડલ કરી શકો છો અને જો તમે બધુ જ તમારા હાથથી હેન્ડલ કરી રહ્યા છો તો ખાતરી કરો કે તમે વેફરના સક્રિય ક્ષેત્રને સ્પર્શશો નહીં તેથી જો હું આ રીતે મારા હાથથી હેન્ડલ કરું છું તો હંમેશાં આની જેમ હેન્ડલ થવું જોઈએ અને વેફરની અંદર ક્યાંય પણ સ્પર્શ ન કરવો જોઈએ કારણ કે તે વેફર પર તમારી ફિંગરની છાપ છોડી જશે હવે આ એક ગ્લાસ વેફર છે જે ગોલ્ડ માં ડિપોસિટ થાયેલ છે આના પર કોઈ પેટર્નિંગ કરવામાં આવી નથી હવે હું તમને મારી પાસેની પેટર્નવાળી ગ્લાસ વેફર બતાવીશ તો આ પેટર્ન કરેલી છે આપણે તે જોઈ શકીએ છીએ કે ગોલ્ડ ને તે વિસ્તારોમાંથી દૂર કરવામાં આવ્યા છે જ્યાં ગોલ્ડ ની આવશ્યકતા નહોતી અને જ્યાં ડિવાઇસ છે ત્યાં ગોલ્ડ છે હવે જો તમે જોશો જો તમે અવલોકન કરો તો આ 4 ઇંચ નો ગ્લાસ વેફર છે બરાબર હવે આ પેટર્ન સક્રિય કરો જે તમે જોઈ રહ્યાં છો તે ડિવાઇસ છે બરાબર છે અને ડિવાઇસ પર ઘણા બધા એરિયા છે જ્યાં ડિવાઇસની આસપાસ ગોલ્ડ હજી છે આવું કેમ થયું છે આનું કારણ છે કે અમે તમને બતાવ્યુ છે આ કઇક છે જે ફોટોલિથોગ્રાફી સાથે કરવાનું છે બરાબર તેથી ફોટોલિથોગ્રાફી માટે આપણને સબસ્ટ્રેટ ની જરૂર છે કારણ કે તમે જાણો છો કે કેટલાક મટિરિયલ સાથે જ ડિપોસિટ કરવામાં આવે છે તમે તે સબસ્ટ્રેટ ને ફોટોરેઝિસ્ટ સાથે કોટ કરશો અને તમને તેના પર પેટર્નની ડિઝાઇન સાથે માસ્ક ની જરૂર પડશે અને તે પેટર્ન સબસ્ટ્રેટ ને ટ્રાન્સફર કરવામાં આવશે હવે સામાન્ય રીતે 4 ઇંચના સબસ્ટ્રેટ માટે તમારે 4 ઇંચ ના માસ્કનો ઉપયોગ કરવો પડશે તેવી જ રીતે તમે માસ્ક માં 4 ઇંચ એરિયા સાથે 5 ઇંચ માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ આપણે 3 ઇંચના માસ્કનો ઉપયોગ કર્યો છે કારણ કે આપણે આ ડિઝાઇનને 3 ઇંચની ગ્લાસ સ્લાઇડ્સ પર પણ બનાવીએ છીએ ઓત ગોલ્ડ માં ડિપોસિટ થયેલ 4 ઇંચના વેફર પર આપણે આને પેટર્ન આપવા માટે 3 ઇંચના માસ્કનો ઉપયોગ કર્યો છે કારણ કે 3 ઇંચ નો માસ્કમા ફક્ત આટલો એરિયા હશે તેથી ગોલ્ડ ના બાકીના ભાગની રચના કરવામાં આવશે નહીં કારણ કે માસ્ક તે એરિયાને આવરી લેતો નથી તેથી જ આ એરિયાનો મોટાભાગનો ભાગ ગોલ્ડ નો છે અને આ ઍક્ટિવ એરિયા છે અને આપણે તે ડિવાઇસ ને અહીં જોઈ શકીએ છીએ તો આપણે ઝડપથી આ ડિવાઇસને માઇક્રોસ્કોપ હેઠળ જોઇશું તો અહીં મારી પાસે મારી પાછળ માઇક્રોસ્કોપ છે હું ઝડપથી આ માઇક્રો ડિવાઇસ ને માઇક્રોસ્કોપ પર લોડ કરીશ મને જુઓ હું તેને લોડ કરીશ માઇક્રોસ્કોપ પર પહેલેથી જ કેટલાક ડિવાઇસ ત્યાં છે હું પહેલા તે ડિવાઇસને દૂર કરીશ તેમને બીજા કોઈ સ્થાને મુકીશ અને પછી આ ચિપ લોડ કરીશ તેથી આ રીતે તમારે તમારા ડિવાઇસ ને હેન્ડલ કરવું જોઈએ મારા ટ્વિઝરમાં મારી પાસે એક ડિવાઇસ છે આ કંઈક બીજું છે હું આના વિશે પણ તમારી સાથે વાત કરીશ પહેલેથી લોડ કરેલુ બધું હું દૂર કરીશ અને પછી આ ઇલેક્ટ્રોડ રાખીશ તો મેં તેને દૂર કર્યું છે હવે હું પેટર્નવાળા ગોલ્ડ ઇલેક્ટ્રોડ્સ ને માઇક્રોસ્કોપ પર સ્થાનાંતરિત કરી રહ્યો છું હવે તમે જોઈ શકો છો કે મેં ડિવાઇસને માઇક્રોસ્કોપ પર લોડ કર્યું છે આ તે મેથોડોલોજિકલ માઇક્રોસ્કોપ છે તમે પહેલાના કોર્સ માં આને આવરી લીધી છે હવે ચાલો જોઈએ ચાલો ઇમેજ જોવા માટે સોફ્ટવેર શરૂ કરીએ ચાલો કમ્પ્યુટર સ્ક્રીન જોઈએ તો હવે હું સોફ્ટવેર ઓપન કરી રહ્યો છું મારે વ્હાઇટ બેલેન્સ અને ઓટો એક્સપોઝર ને એડજસ્ટ કરવું પડશે જેથી આપણે આ વસ્તુ જોઈ શકીએ અને પછી મારે જરૂરી પ્રકારના મેગનીફીકેશન માં જવું પડશે તેથી ઇમેજીંગ માટે કયા મેગ્નીફિકેશનનો ઉપયોગ કરવામાં આવશે તે તમારી ડિઝાઇનની તમારી સમજણ પર આધારિત છે તો આ ડિઝાઇનમાં 10 માઇક્રોન 20 માઇક્રોન ફીચર્સ છે તો હું ડિઝાઇનનુ ઓવરઓલ સ્ટ્રક્ચર જોઈ શકું છું જો મને 5 x લેન્સ મળ્યો હોય તો તે 10 x આઇપિસ મેગ્નિફિકેશન સાથે 5 x લેન્સ છે જે 50 x મેગ્નીફિકેશન હશે તો ચાલો હવે તે જોઈએ તો તમે કમ્પ્યુટર સ્ક્રીન જોઈ શકો છો હું ડિવાઇસનો ચોક્કસ ઍક્ટિવ એરિયા શોધીશ તમે તેને જોઈ શકો છો હું બીજા ડિવાઇસ પર જઈશ તેથી તમે હવે માઇક્રોસ્કોપ હેઠળ સંપુર્ણ ડિવાઇસ જોઈ શકો છો તમે અહીં મેજર ઇલેક્ટ્રોડ્સ ત્યાં મેજર ઇલેક્ટ્રોડ્સ અને તમે અહીં ફાઇન સ્ટ્રક્ચર જોઈ શકો છો તે ઇન્ટર ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ છે ઇન્ટર ડિજિટેટેડ ફીંગર જેવા ડિજિટ્સ ફિંગરને તમારા લીંબ હાથપગ પરના ડિજિટ્સ પણ કહેવામાં આવે છે આને ઇન્ડેક્સ ફિંગર કહેવામાં આવે છે તેથી તેઓને ડિજિટ્સ પણ કહેવામાં આવે છે તો તેઓ ફિંગર્સ જેવા છે તે 10 માઇક્રોન અને 10 માઇક્રોન અંતરવાળા ગોલ્ડ ઇલેક્ટ્રોડ્સ છે તેથી આ ગમે તે વિવિધ હેતુઓ માટે સેન્સીંગ લેયર્સ તરીકે કાર્ય કરી શકે છે તેથી કારણ કે ડિફોલ્ટ રૂપે જો ત્યાં કંઈ નથી જો આના પર કંઈ નથી તો આઇડિયલ રીતે આ એક ઇનફાઈનાઈટ ઇમ્પિડન્સ હશે જો કઈક કેટલાક મટિરિયલ કેટલાક વિશ્લેષક મટિરિયલ ઇલેક્ટ્રોડની ટોચ ઉપર રાખવામાં આવે તો તે ઇલેક્ટ્રિકલ કનેક્શન નું કારણ બને છે જે ઇલેક્ટ્રિકલ કનેક્શન દ્વારા આપણે ઇલેક્ટ્રોડની રેઝિસ્ટીવીટી ને મેઝર કરી શકીશું વિવિધ બાયોલોજિકલ મટેરિયલ્ માટે આપણી પાસે વિવિધ રેઝિસ્ટીવીટી હશે અને સમાન બાયોલોજિકલ માટેરિયલ્સની વિવિધ પરિસ્થિતિઓ સાથે પણ ત્યાં વિવિધ રેઝિસ્ટીવીટી હશે આને બાયોમાર્કર તરીકે ડિટેકશન માટે વાપરી શકાય છે તો આ બાજુઓ પર છે કે કેવી રીતે આ પ્રકારના બાયો સેન્સર કાર્ય કરે છે તો આ તે ઇલેક્ટ્રોડ છે જે આપણે ગ્લાસ વેફરમાં જોયા છે બરાબર ચાલો હું ફક્ત હાયર મેગ્નીફિકેશન પર જઉં ફક્ત સ્ક્રીનને જોતા રહો હું કહો કે 10 x મેગ્નિફિકેશન પર જઈશ તમે જોઈ શકો છો કે તેમનું ફોકસ ખસેડાયુ છે કારણ કે દરેક વખતે જ્યારે આપણે ઓબ્જેકટિવ લેન્સ બદલીએ છીએ ત્યારે આપણે તેને ફોકસ કરવું પડશે હવે તે ફોકસ છે હવે તમે ઇન્ટર ડિજિટેટેડ સ્ટ્રક્ચર સ્પષ્ટ રીતે જોઈ શકો છો તમે તેને ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકો છો હવે હું બીજા હાયર મેગ્નિફિકેશન પર જાઉં મને 20 x પર જવા દો આ 20 x છે હું આગળ ફોકસ કરીશ તો 20 x પર તમે ડિજિટના ફીચર્સ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકો છો તેઓ કેવા રેક્ટેંગ્યુલર છે શું તેઓ સંપૂર્ણ રેક્ટેંગલ છે તેઓ સંપૂર્ણ રેક્ટેંગલ નહીં હોય કારણ કે આ ઇલેક્ટ્રોડ ઇચિંગ પ્રોસેસ ની મદદથી બનાવવામાં આવે છે તેથી એડ્જ પર કેટલીક કર્વ એડ્જ હશે આ કર્વ એડ્જ ખૂબ સ્પષ્ટ દેખાશે આપણે 20 x મેગ્નિફિકેશન પર ગયા છીએ હવે તમે ઇલેક્ટ્રોડના ડિજિટ્સ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકો છો અને તમે ઇલેક્ટ્રોડ્સ ના ફીચર્સ જોઈ શકો છો કે તેઓ કેટલા ફાઈન છે ઇલેક્ટ્રોડ્સ નો કર્વ અને તમે તે બધા જોઈ શકો છો આદર્શ રીતે તેઓ ડિઝાઇનમાં પેરફેકટલી રેક્ટેંગલ હોવા જોઈએ પરંતુ જે પ્રોસેસ આપણે ઉપયોગમાં લઈએ છીએ આપણે લિથોગ્રાફી કરીએ છીએ અને પછી આપણે ઇચિંગ પ્રોસેસ સાથે ઇચ કરીએ છીએ ઇચીંગ પ્રોસેસ સાથે આવા શાર્પ ફીચર્સ આપી શકાતા નથી ફક્ત આપણે ડ્રાય ઇચીંગ માટે જઇએ છીએ તો આ એક કેમિકલ ઇચીંગ પ્રોસેસ છે અને તેમાં કેટલાક લિક્વિડ નો સમાવેશ થાય છે અને ત્યાં અંડરકટિંગ કરવામાં આવશે અને તે ઇચીંગ એનિસોટ્રોપિક ઇચીંગ કરતાં આઇસોટ્રોપિક ઇચીંગ તરફ વધુ છે આ બધા ફેકટર ને કારણે તમે ઇલેક્ટ્રોડ્સ પર કેટલાક સરક્યુલર ફીચર્સ જોઈ શકો છો જો તમે હાયર મેગ્નિફિકેશન પર જાઓ તો આ તમે ખૂબ વધુ સ્પષ્ટ જોઈ શકો છો તેથી જો હું 50 x મેગ્નિફિકેશન પર જાઉં સ્ક્રીન જોવાનું ચાલુ રાખીને તો હું 50 x મેગ્નિફિકેશન પર ગયો છું અને હું તેને ફોકસ કરી રહ્યો છું તેથી મેં તેને ફોકસ કરી દીધું છે અહીં તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોડ પર ફાઇન ફીચર્સ છે તમે જોઈ શકો છો કે તે સંપૂર્ણ સ્ટ્રેટ નથી કેટલીક રફનેસસ છે જે ટોલરેબલ છે કારણ કે તે ખૂબ જ હાઈ મેગ્નીફિકેશન પર છે 50 x મેગ્નિફિકેશન પર તમે હજી પણ તે જોવા માટે સક્ષમ છો કે તે વ્યાજબી રીતે સીધું છે તમે આ આ સ્ટ્રક્ચર આ કર્વ જોઈ શકો છો તમે અહીં U શેપ જોઈ શકો છો થોડો U શેપ અહીં સહેજ U શેપ અહીં આ બધું તમે વધારે મેગ્નિફિકેશન પર જોઈ શકો છો જો હું હજુ વધારે મેગ્નિફિકેશન પર જઉં ચાલો આપણે કહીએ કે હું 100 x 100 x લંબાઈ પર જાઉં તો તમે વધુ સ્પષ્ટ પિક્ચર જોઈ શકો છો હું બ્રાઈટ્નેસ વધારીશ તો તમે ડિઝાઇનમાં ઇમપરફેક્શન જોઈ શકો છો અહીં જુઓ કે અહીં કેટલાક માટેરિયલ્સ જતા રહ્યા છે કેટ્લાક મેટલ અહી જતા રહ્યા છે તે આપણા સેન્સીંગ હેતુઓ માટે છે હું અન્ય સ્ટ્રક્ચર પર પણ જઈ શકું છું જે U આકારનું સ્ટ્રક્ચર છે તમે જોઈ શકો છો તે U આકાર છે તે સંપૂર્ણ રીતે રેક્ટેંગલ માનવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ એડ્જ આની સાથે ખરેખર કર્વ છે આ ઇચીંગ પ્રોસેસના આઇસોટ્રોપિક નેચર ને કારણે છે જે આપણે કરીએ છીએ જે આપણી સેન્સિંગ એપ્લિકેશન માટે યોગ્ય છે તેથી તમે જોઈ શકો છો કે 5 x મેગ્નીફિકેશન પર જ્યારે આપણે આ મૂળભૂત રીતે સેન્સર ઇન્સ્પેક્શન તરફ જઈએ ત્યારે તે થોડુ વધુ સંપૂર્ણ લાગે છે તમે નિરીક્ષણ કરી રહ્યા છો કે તમારી ઇચિંગ પ્રોફાઇલ કેવી છે તમારી ડિઝાઇન આખરે કેવી રહી છે અને માસ્કમાં તમે બનાવેલી અન્ય ડિઝાઇન કેવી છે તેને સબસ્ટ્રેટ માં કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવી છે તો આ રીતે તમે હાયર અને હાયર મેગ્નીફિકેશન પર જઈને ઇન્સ્પેક્શન કરો છો બરાબર તેથી આગળ આપણે એક સેન્સર જોશું જે આપણે સિલિકોન વેફર પર બનાવ્યું છે પહેલાં આપણે ગ્લાસ સબસ્ટ્રેટ પર ગોલ્ડ પેટર્નિંગ જોયું આપણે એક ગ્લાસ સબસ્ટ્રેટ જોયું કે જે ગોલ્ડ સાથે બ્લેંક ડિપોસિટેડ છે પછી આપણે ગોલ્ડ ઇલેક્ટ્રોડ્સ સાથે પેટર્નવાળી ગ્લાસ સબસ્ટ્રેટ જોયા આપણે તેને માઇક્રોસ્કોપ હેઠળ જોયું આપણે જોયું કે હાયર મેગ્નીફિકેશન પર જતાની સાથે ફીચર્સ કેવી રીતે દેખાય છે હવે હું તમને બીજી ડિઝાઇન બતાવીશ જે અમે સિલિકોન વેફર પર બનાવી છે સિલિકોન વેફર પર આપણે પ્લેટિનમ ડિપોસિટ કરાવ્યું છે અને આપણે આ ફીચર્સ બનાવવા માટે લિફ્ટ ઑફ પ્રોસેસ નો ઉપયોગ કર્યો છે આપણે લિફ્ટઑફ પ્રોસેસનો ઉપયોગ કેમ કર્યો છે તો સામાન્ય રીતે લોકો લિફ્ટ ઓફ પ્રોસેસ માટે જાય છે જ્યારે ડિપોસિટેડ માટેરિયલ્સ માટે કોઈ સ્પષ્ટ વધુ પ્રેક્ટિકલ ઉપયોગમાં લેવા યોગ્ય ઇચંટ ઉપલબ્ધ નથી ચાલો કહો કે જ્યારે તમારી પાસે હોય ત્યારે તમે ગોલ્ડ લો છો તમારી પાસે સારા ઇચંટ છે જે તમને વેટ બેંચ માં નિયંત્રિત ઇચ રેટ આપે છે તેથી તમે ડાયરેક્ટ ઇચીંગ પ્રોસેસ નો ઉપયોગ કરી શકો છો પરંતુ પ્લેટિનમ કેટલાક લોકો એક્વા રિજિયન અને બધાનો ઉપયોગ કરે છે પરંતુ તેનો ઇચ રેટ ખૂબ હાઇ છે તમે તમારા ફિચર્સને સાચવી શકશો નહીં તેથી તે માટે લોકો લિફ્ટ ઑફ પ્રોસેસ નો ઉપયોગ કરે છે મને લાગે છે કે લિફ્ટ ઓફ પ્રોસેસ અગાઉ લેક્ચર અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવ્યુ છે હું તેમા વિગતવાર જઈશ નહીં મૂળ વિચાર એ છે કે તમે પ્લેટિનમ હોય તેવા મટિરિયલ ડિપોઝિટ કરાવતા પહેલા તમે લિથોગ્રાફી કરો છો તમારા સબસ્ટ્રેટ માં ફોટોરેઝિસ્ટને કોટિંગ કર્યા પછી તમે તમારા સબસ્ટ્રેટ પર લિથોગ્રાફી પેટર્ન ટ્રાન્સફર કરો છો અને પછી પેટર્નવાળા સબસ્ટ્રેટ પર તમે તમારા માટેરિયલ્સને આ કિસ્સામાં પ્લેટિનમ ને ટ્રાન્સફર કરશો ડિપોસિટ કરશો અને પછી તમે લિફ્ટ ઓફ પ્રોસેસ કરો છો આ વિચાર એ છે કે ફોટોરેઝિસ્ટ બહાર આવશે અને જ્યારે તે બહાર આવે છે તો તે સ્થળેથી પ્લેટિનમ મટિરિયલ લઈ જશે જ્યાં તેની આવશ્યકતા નથી આ લિફ્ટ ઓફ નો એકંદર આઈડિયા છે એનાલોજી એવી છે કે ચાલો આપણે કહીએ કે તમે કેટલીક વસ્તુઓ બેડશીટ પર મૂકી છે અને તમે તે વસ્તુને દૂર કરવા માંગો છો જેવી તમે બેડશીટ ખેંચી લીધી અને તે વસ્તુ બેડશીટ સાથે આવે છે તેથી તે કંઈક એવું છે તે એકઝેટ બેડશીટ નથી કારણ કે જો તે બેડશીટ છે તો બ્લેનકેટ રીમુવલ માં છે તેથી જો તમે ફક્ત PR દૂર કરો તો ટોચ પરનો આખો પ્લેટિનમ લેયર બહાર આવશે પરંતુ કારણ કે તમે PR વિકસિત કરી રહ્યા છો તેમાંથી થોડોક ભાગ કાઢી શકાય છે અને કેટલોક ભાગ હજી બાકી છે અને પ્લેટિનમ ને ફિચર્સ સાથે સાચવી શકાય છે હવે લિફ્ટ ઓફ ટેકનિક અને ડાઈસ્ડ દ્વારા જે સબટ્રેટને પેટન્ટ કર્યા તે હું તમને બતાવું છું તો વેફર ડાઇસિંગ મશીન દ્વારા ડાઈસ્ડ જેથી તમે ડિવાઇસ ને ફૂલ સિલિકોન વેફરમાં જોઈ નહીં શકો પરંતુ આ ડાઈસ્ડ સિલિકોન વેફર છે તેથી તમે તેને માઇક્રોસ્કોપ હેઠળ કેમેરા હેઠળ જોઈ શકો છો તો આ એક સંપુર્ણ સિલિકોન વેફર નો ભાગ છે પરંતુ આપણે જે કર્યું તે ઈન્ડિવિડયુઅલ ચિપ્સ છે જે તમે જોઈ શકો છો આપણે આ વેફરને ડાઈસ્ડ કર્યા છે અને સંસ્થામાં ઉપલબ્ધ ઓટોમેટિક ડાઇસીંગ મશીન નો ઉપયોગ કરીને ડાઇસીંગ કરવામાં આવે છે અને આપણે ડિવાઇસની પિચ અને સ્પેસીંગ આપીએ છીએ અને તે મશીન તમારા વેફર પર x અને y લાઇન બનાવતા ફરશે તે ડાઇસર જેવી ખૂબ જ શાર્પ ટીપ છે અને આપણે આ લાઇન વેફર પર બનાવીશું અને ડિવાઇસ બહાર આવશે તમે વેફર પર આ ડાઇસીંગ લાઇન જોઈ શકો છો હવે આ એક વિશિષ્ટ ડિઝાઇન છે જેમાં આ ડિવાઇસ પર માઇક્રો હીટર ટેમ્પરેચર રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિવાઇસ ઇલેક્ટ્રોડ્સ આઇસોલેશન ટ્રેન્ચ ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે હું તેની એપ્લિકેશન પર જઈશ નહીં કારણ કે તે અંડર રિસર્ચ છે પરંતુ હું તમને આની જેમ ડિઝાઇન બતાવી શકું છું અને ડાઇસિંગ કરતા પહેલા આપણે સ્ટીકી પેપર પર વેફર રાખીશું જેથી મશીન દ્વારા તે ડાઈસ્ડ કરી શકાય છે તે માટે જ હું તેને આ રીતે લઈ શકું છું ડિવાઇસ તેના પર છે અને તમે જોઈ શકો છો તે ડિવાઇસ તમે તેને આ સ્ટીકી પેપર સ્ટીકી મટિરિયલ માંથી બહાર કાઢી શકો છો અને મટીરીયલ ડાઈસ્ થયેલું હશે અને આપણે તેને બહાર કાઢી શકીશું હવે મે દૂર કર્યું છે તેથી આ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સ સાથેનો વેફર છે અને ડિવાઇસ ડાઈસ કરવામાં આવ્યા છે હવે આ વેફરમાંથી મેં એક ડિવાઇસ બનાવ્યુ છે તેથી એક ડિવાઇસ અહીં મારા ટ્વીઝર માં છે તમે તેને આમાં જોઈ શકો છો આ એક ડિવાઇસ છે આપણે આ ડિવાઇસને માઇક્રોસ્કોપ હેઠળ જોઈ શકીએ છીએ પછી હું તમને સમજાવીશ કે તે શું છે તો આપણે સબસ્ટ્રેટ પર સેન્સર જોયા છે હવે મેં આવુ એક સેન્સર લીધું છે અને હું તેને અહીં મારા ટ્વીઝરથી પકડી રાખું છું તમે તેને મારા હાથમાં જોઈ શકો છો આ એક સેન્સરની સાઈઝ છે બરાબર હવે માઇક્રોસ્કોપ હેઠળ સેન્સર જોઈએ તો હું તેને માઇક્રોસ્કોપ હેઠળ રાખું છું તમે મારી બાજુમાં માઇક્રોસ્કોપ જોઈ શકો છો હું તેને બીજા માઇક્રોસ્કોપ મા રાખું છું આપણે તેને 5 x ઓપ્ટિકલ મેગ્નિફિકેશન હેઠળ જોઈશું બરાબર તો ચાલો સ્ક્રીન જોઈએ હું તેને ફોકસ કરીશ ચાલો હવે સેન્સર જોઈએ તો તમે હવે સ્ક્રીન પર સેન્સરને ખૂબ જ સ્પષ્ટ જોઈ શકો છો હવે જો તમે જોશો કે સેન્સરનો મોટાભાગનો ભાગ 80 થી 90 ટકા કોન્ટેક્ટ પેડ છે તો સેન્સરનો ઍક્ટિવ એરિયા ખૂબ જ નાનો છે તે ફક્ત 0 5 mm બાય 1 mm છે જે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો સેંટર માં તમે એક સરક્યુલર સ્ટ્રક્ચર જોઈ શકો છો જે માઇક્રો હીટર છે તે માઇક્રો હીટરની આજુબાજુ તમે સરક્યુલર ફેશનમાં ઇન્ટર ડિજિટેટેડ ઇલેક્ટ્રોડ્સ જોઈ શકો છો તેની આસપાસ તમે ડાર્ક રીંગ જેવા સ્ટ્રક્ચર જોઈ શકો છો બરાબર ડાર્ક રીંગ જેવા સ્ટ્રક્ચર ખરેખર એક ટ્રેન્ચ અથવા ડીપ હોલ છે જે થર્મલ આઇસોલેશન માટે બનાવવામાં આવી છે આ ટ્રેન્ચ ની આજુબાજુ તમે 3 સ્ટ્રક્ચરને જોઈ શકો છો 3 વાઇન્ડીંગ સ્ટ્રક્ચર્સ આ 3 વાઇન્ડીંગ સ્ટ્રક્ચર્સ ફરીથી રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિવાઇસ છે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિવાઇસ શું છે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિવાઇસ પણ માઇક્રો હીટર જેવા છે પરંતુ તફાવત એ છે કે તેઓ ઍક્ટિવલી હીટ થતા નથી એટલે કે તેઓ ફક્ત ટેમ્પરેચરમાં ચેંજ ને રિસ્પોંસ આપે છે કે જે તેઓ એક્સપોઝ પણ કરવામા આવે છે તેઓ પોતે પાર્ટીકયુલર ટેમ્પરેચર સુધી હિટ થતાં નથી તેથી રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિવાઇસ તેમના રેઝિસ્ટન્સ ને બદલી નાખે છે કારણ કે તેમના પર હીટ ઇમપેચ થાય છે તે જ વિચાર છે તેથી વિચાર એ છે કે તમે માઇક્રો હીટરને કોઈ ચોક્કસ તાપમાને ગરમ કરો તમે સેન્સરની ટોચ પર એક સેમ્પલ મૂકશો અને તે માઇક્રો હીટર દ્વારા તાપમાન ફેલાવશે અને સેમ્પલ દ્વારા ફેલાયેલા ચેંજ RTDS દ્વારા સૂચવવામાં આવશે જે સેન્સરના કાર્ય વિશે સામાન્ય વિચાર છે અને ઘણી બધી એપ્લિકેશન છે જે આપણને ડાયવર્જ કરવાની મંજૂરી નથી તો તમે સેન્સર ડિઝાઇનને આ રીતે બનાવો છો તો તમે જોઈ શકો છો કે આ સેન્સરમાં ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી થર્મલ પ્રોપર્ટી છે ઘણી પ્રોપર્ટી પણ ડિઝાઇનમાં શામેલ છે જે માપી શકાય છે તેથી આ એક ડિઝાઇન છે તમે જોઈ શકો છો કે મોટા મેટલ ભાગો જે બહાર જતા હોય છે તે ખરેખર પેડ્સ માટે કોંટેક્ટ માટે છે તેઓ આખરે પેડ્સ સાથે સમાપ્ત થાય છે હુ તમને પેડ્સ પણ બતાવી શકું છું જો હું જમણી તરફ જઉં તો તે ચાલુ જ રહે છે તમે જોઈ શકો છો કે આ પહોળાઈ વધતી રહેશે અને તે પેડ્સમાં સમાપ્ત થશે આ પેડ્સ છે આ પેડની એડ્જ છે ઠીક છે અને ડાર્ક એડ્જ કે જે રફ એડ્જ છે એ સેન્સરની એડ્જ છે આ વ્હાઇટ થિંગ એ દરેક જોડાણોના પેડ છે અને તમે જે કેન્દ્રમાં જોયું તે ઍક્ટિવ એરિયા છે તેને સેન્સરનો ઍક્ટિવ એરિયા કહેવામાં આવે છે તો તમે જોયું કે સેન્સર સ્ટ્રક્ચર કેવી રીતે છે તો ચાલો પાછા આવીએ તો તમે જોયું કે સેન્સર સ્ટ્રક્ચર કેવુ છે તેથી આપણે જોયું કે સિલિકોન વેફર જે માઇક્રોમીટર મા જાડાઈમાં જોવા મેળે છે તે કેવી રીતે ડાઈસ કરી શકાય છે પ્લેટિનમ મટિરિયલ કેવી રીતે સેન્સરની ટોચ પર ડિપોઝિટ કરી શકાય છે અને તે કેવી રીતે ડાઈસ થશે અને તમે કઈ પ્રોસેસ નો ઉપયોગ કરો છો જો તમારી પાસે કોઈ એવું મટિરિયલ હોય કે જેનું પાસે તમારી પાસે યોગ્ય ઇચેન્ટ ન હોય જે તમને કંટ્રોલ કરી શકાય તેવા ઇંચ રેટ આપી શકે તમે કઈ વૈકલ્પિક પ્રોસેસ માટે જઇ શકો છો જે લિફ્ટ ઓફ છે જે આપણે જોઈ અમે તમને બતાવ્યું છે કે આપણે કેવી રીતે લિફ્ટઓફ ટેકનીકનો ઉપયોગ કરીને પ્લેટિનમથી સેન્સર બનાવ્યું પ્રોસેસ કેવી રીતે થઈ કેવી રીતે તે વેફર ઓટોમેટિક ડાઇસીંગ મશીનનો ઉપયોગ કરીને ડાઈસ થઈ તે આપણી પાસે તે મશીન આપણા પરિસરમાં નથી તેથી આપણે તે વિશે ફક્ત તમને વાત જ કરી પછી કેવી રીતે તે સ્ટીકી મટિરિયલ પર અટકી જશે અને પછી તમે સબસ્ટ્રેટ પર ડાઇસીંગ લાઇન જોઇ શકશો પછી મેં આવા જ એક વેફરમાંથી એક આવા સેન્સરને બનાવ્યું મેં તમને મારા ટ્વીઝરમાં તે સેન્સર બતાવ્યું અને આપણે તેને માઇક્રોસ્કોપ હેઠળ જોયું અને જોયું કે તે કોઈપણ સેન્સીંગ એપ્લિકેશન માટે ફંકશનલી કેવી રીતે ઉપયોગી થઈ શકે છે બરાબર હવે બીજું ઉદાહરણ જે આપણી પાસે છે તમે કદાચ આ પ્રોજેક્ટ ના આ કોર્સ દરમિયાન જોયું હશે આ NPTEL નો કોર્સ તે નાનો છે તે એક ખૂબ જ સરળ માઇક્રો હીટર સ્ટ્રક્ચર છે જે આપણી પાસે છે મારી પાસે અહીં આ વેફર પર ઘણાં માઇક્રો હીટર છે આ વેફર પર મારી પાસે ઘણાં માઇક્રો હીટર છે બરાબર આવા જ એક માઇક્રો હીટર ને મને મારા ટ્વિઝરમાં લેવા દો તે ખૂબ જ નાનો માઇક્રો હીટર છે તે શાબ્દિક રીતે માઇક્રોમાં છે તો મારી પાસે તે મારા ટ્વીઝરમાં છે મને નથી લાગતું મને ખબર નથી કે તમે તેને જોઈ શકો છો કે નહીં આ માઇક્રો હીટરની સાઇઝ છે અને ત્યાં ટોચ અને બોટોમ મા તમારી પાસે માઇક્રો હીટર માટે કોન્ટેક્ટ પેડ્સ છે અને તે વાઈન્ડિંગ સ્ટ્રક્ચર છે હવે તમે ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ બનાવવા માટે આવી બાબતોને કેવી રીતે હેન્ડલ કરો છો તો આના માટે તમે ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ બનાવવા માટે આવી બાબતોને કેવી રીતે હેન્ડલ કરો છો તો તેના માટે તમારે વાયર બોન્ડિંગ નામની તકનીકનો ઉપયોગ કરવાની જરૂર છે તેથી તમે વાયર બોન્ડિંગ નામની તકનીકનો ઉપયોગ કરીને સેન્સરના આ કોન્ટેક્ટને PCB પ્રકારના બંધારણ સાથે બોન્ડિંગ કરીને જેની સાથે કામ કરવાનું છે તે એરિયામાં વધારો કરી શકો છો અને પછી તમે ત્યાંથી કોન્ટેક્ટ પેડ્સ લઈ શકો છો હું તમને આ સમાન જ સેન્સર બતાવીશ જે સબસ્ટ્રેટ પર વાયર બોન્ડ થયેલ છે તો મારા હાથમાં આપણે તેને નજીકથી જોઈએ મારા હાથમાં મારી પાસે સેન્સર છે જે તમે જોઈ શકો છો અને તેમના કોન્ટેક આ પેડ્સ પર વાયર બોન્ડ થયેલા છે અને આ પેડ્સ અહીંથી લઈ શકાય છે તેથી હવે તેના પર સોલ્ડર કરવું ખૂબ જ સરળ છે આ એક PCB જેવું છે આ PCB સેન્સરમાંથી જ છે આપણે PCB પર વાયર બોન્ડ કરેલ છે અને આપણે PCBમાંથી બહાર કાઢી શકીએ છીએ જુઓ આ પેકેજીંગ નો એક ભાગ છે તેને MEMS પેકેજિંગ કહેવામાં આવે છે તેથી આપણે સેન્સરમાં એવી રીતે પેકેજ કર્યું છે કે તેનો ઉપયોગ બીજા અથવા અપસ્ટ્રીમ અથવા ડાઉનસ્ટ્રીમ ઇલેક્ટ્રોનિક સર્કિટ માં થઈ શકે છે નહીં તો તે ખૂબ મુશ્કેલ છે જો તમે પેકેજ ન કરો તો તેને ડાઉનસ્ટ્રીમ અને અપસ્ટ્રીમ ઇલેક્ટ્રોનિક સર્કિટ થી ઇન્ટરફેસ કરવું મુશ્કેલ બનશે તેથી તે પેકેજીંગ નું મહત્વ છે તો આ તે છે જેમાં આપણે નાના સેન્સર એ સાઈઝ્મા બનાવીએ છીએ કે તે આપણા હાથમાં આવી જાય છે અને આપણે તેને આપણી પાસેના મોટા ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ સાથે ઇન્ટરફેસ કરી શકીએ છીએ તો આ પદ્ધતિમાની એક સિસ્ટમ છે જેનો ઉપયોગ MEMS ડિવાઇસ માટે સિસ્ટમને બનાવવા માટે થાય છે તેથી પેકેજિંગ તે એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે તેથી તે આપણે હવે જોયું હવે બીજું સેન્સર જે આપણે રાખી શકીએ છીએ તે ફરીથી ઇલેક્ટ્રોડ્સ છે પરંતુ સાઇઝ અને ડઈમેનશન અલગ છે થોડીવાર રાહ જુઓ ચાલો હું તેને બંધ કરું છુ અને પછી આપણે નેક્સ્ટ સેન્સર જોઈ શકીએ છીએ આપણે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સ માટે જે જોયું તેની સરખામણીમાં હવે તે એક સમાન રચના છે આ ઇલેક્ટ્રોડ્સ પણ પ્લેટિનમ આધારિત છે પરંતુ આનો ઉપયોગ ગેસ સેન્સિંગ એપ્લિકેશન માટે થાય છે તમે અહીં મારા હાથમાં સેન્સર જોઈ શકો છો તમે મધ્યમાં એક બ્રાઇટ સ્પોટ એક વ્હાઇટ કલર સ્પોટ જોઈ શકો છો કારણ કે તે સેન્સિંગ એપ્લિકેશન માટે સક્રિય મટિરિયલ સાથે કોટેડ કરવામાં આવ્યું છે અને આ સક્રિય મટિરિયલ ની નીચે તમારી પાસે ઇલેક્ટ્રોડ્સ છે તો ચાલો આને પણ માઇક્રોસ્કોપ હેઠળ જોઈએ મેં તેને માઇક્રોસ્કોપ માં રાખ્યું છે તો આ એક ઇલેક્ટ્રોડ છે જેની ઉપર આપણી પાસે સેન્સિંગ લેયર છે તો ચાલો આ કમ્પ્યુટર સ્ક્રીન જોઈએ તો તમે કમ્પ્યુટર સ્ક્રીન જોઈ શકો છો તે જોવું મુશ્કેલ છે તમે તેને જોઈ શકો તમે સ્ક્રીન પર માઉસ પોઇન્ટર જોઈ શકો છો તો તમે માઉસ પોઇન્ટર જોઈ શકો છો તમે તેને નીચે જોઈ શકો છો ત્યાં ઘણો નોઈઝ છે તે કઇક ગંદી વસ્તુ જેવું લાગે છે પરંતુ તે ખરેખર ગંદુ નથી તે સેન્સીંગ મટિરિયલ છે જે કાર્બન નેનો ટ્યુબ છે તો જો તમારે આ કાર્બન નેનો ટ્યુબ્સ ને યોગ્ય રીતે જોવી હોય તો તમારે ઓપ્ટિકલ ઇમેજિંગ નહીં પણ SEM ઇમેજિંગ માટે જવું પડશે પરંતુ આ નેનોટ્યુબની નીચે તમે આ ઇલેક્ટ્રોડ સ્ટ્રક્ચર ને અહીં નીચે જોઈ શકો છો જો તમે નજીકથી જોશો તો તમે ઇલેક્ટ્રોડ સ્ટ્રક્ચર જોઈ શકો છો તો અહીં ઇલેક્ટ્રોડની ટોચ પર આપણે કાર્બન નેનો ટ્યુબ્સ સાથે કોટેડ કર્યું છે તેથી આ સેન્સિંગ લેયર તરીકે કામ કરશે તેથી જો કેટલાક મટિરિયલ આવે છે અને કાર્બન નેનો ટ્યુબ્સ સાથે સંપર્ક કરે છે તો તે અંડરલેઇન્ગ ઇલેક્ટ્રોડ ના ઇમ્પિડન્સ ને બદલશે અને તેનો ઉપયોગ સેન્સીંગ માટે કરી શકાય છે તો આ સેન્સર્સ અને એક્ટ્યુએટર્સ નો એક કોર્સ છે તેથી જ હું તમને વિવિધ વિવિધ રસપ્રદ પ્રકારનાં સેન્સર બતાવુ છું અને બતાવુ છું કે કેવી રીતે વાસ્તવિક જીવનની વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓમાં તેઓ અભિવ્યક્ત થઈ શકે છે તો આ એક પ્રકારનો સેન્સર છે જેનો ઉપયોગ કરી શકાય છે તેથી ભૂતકાળમાં ઘણા ટૂંકા મોડ્યુલમાં આપણે વિવિધ પ્રકારનાં સેન્સર વિવિધ પ્રકારના મટિરિયલ વિવિધ પ્રકારની પ્રોસેસ વિવિધ પ્રકારનાં સબસ્ટ્રેટ ગોલ્ડ ગ્લાસ સબસ્ટ્રેટ સિલિકોન સબસ્ટ્રેટ ગોલ્ડ મટિરિયલ પ્લેટિનમ મટિરિયલ ઇચીંગ પ્રોસેસ લિથોગ્રાફી પ્રોસેસ લિફ્ટ ઓફ પ્રોસેસ ઘણી બધી બાબતો જોઇ સેન્સિંગ મટિરિયલ કાર્બન નેનો ટ્યુબ્સ ને આપણે જોયુ મે તમને આ બધી બાબતો રજૂ કરી છે હવે હવે નેક્સ્ટ સ્ટેપ ની જેમ આપણે શું કરીશું આપણે ખરેખર આ સેન્સર જોશું મારે વાસ્તવિક દુનિયાની સિસ્ટમ સાથે વાત કરવાની છે બરાબર તેથી ચાલો આપણે કહીએ કે જો હું સેન્સર લઉં જે મટિરિયલ ની પ્રોપર્ટીને માપી શકે તમે મટિરિયલ કેવી રીતે તૈયાર કરો છો જેથી તે સેન્સરથી માપી શકાય છે તો આવા એક મટિરિયલ નો આપણે ઉપયોગ કરીએ છીએ તે દર્દીઓના ટિસ્યૂ છે તેથી આપણે કેવી રીતે ટિસ્યૂને તૈયાર કરીએ છીએ જેથી તેનો ઉપયોગ સેન્સરથી માપવા માટે થઈ શકે તો નેક્સ્ટ મોડ્યુલમાં આપણે જોઈશુ કે કેવી રીતે ટિસ્યુ તૈયાર કરી શકાયછે પેરાસાઈટેઝિશન એક પ્રોસેસ છે જે હું તમને આગળના મોડ્યુલમાં રજૂ કરીશ આપ્ણે જોઇશુ કે ટિસ્યૂઓ કેવી રીતે તૈયાર કરી શકાય છે દર્દી પાસેથી લેવામાં આવ્યા પછી સેમ્પલ લાંબા ગાળા સુધી સાચવવામા આવે છે આવા લાંબા ગાળામા જાળવાયેલ સેમ્પલમાથી પછી તમે ટિસ્યૂ કેવી રીતે બહાર કાઢી શકો છો અને તમે તેમની પ્રોસેસ કેવી રીતે કરી શકો છો અને તેમની સ્થિતિ કેવી રીતે કરી શકો છો જેથી તેનો ઉપયોગ સેન્સર સાથે માપવા માટે કરી શકાય તો તે આગામી મોડ્યુલ હશે આશા છે કે તમને આ બધા મોડ્યુલ રસપ્રદ લાગ્યાં હશે તમારો આભાર નેક્સ્ટ ટાઈમ મળીશું